નમસ્કાર તો આજના લેક્ચરમાં આપણે મેમ્બર ની ડિઝાઇન તાકાતની ગણતરી કેવી રીતે કરવી તેની ચર્ચા કરીશું તો હું એક ઉદાહરણ જોઈશ જેના દ્વારા આપણે વિભાગની કુલ ઉપજ જટિલ વિભાગ ભંગાણને કારણે અને બ્લોક શીયરને કારણે ડિઝાઇનની તાકાત કેવી રીતે શોધી શકાય તે જોવાનો પ્રયત્ન કરીશું તો આ ત્રણ પાસાઓ ઉદાહરણમાં જોવા મળશે અને ઉદાહરણમાં આપણે એક કોણ વિભાગમાંથી પસાર થઈશું જેમાં એક લેગ ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે એટલે કે શીયર લેગ અસર ચિત્રમાં લેવામાં આવશે તેની સાથે આપણે જોઈશું કે શીયર લેગની પહોળાઈની ગણતરી કેવી રીતે કરવી અને શીયર લેગની અસરકારક ગણતરી કેવી રીતે કરવી તે ડિઝાઈન તાકાત ગણતરીના કારણે ભંગાણની આ બાબતો આપણે જોઈશું તેથી સમસ્યા પર આવતાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે ISA 75 ✕ 80 સોરી 75 ✕ 50 ✕ 8 કોણ તેની 10 મીમી જાડાઈની સમાન બાજુએ ગસેટ પ્લેટ સાથે જોડાયેલા છે તેથી ગસેટ પ્લેટની જાડાઈ 10 મીમી ✕ M18 ગ્રેડ 4 6 બોલ્ટની ચાર સંખ્યા છે તેથી બોલ્ટનો ગ્રેડ 4 6 છે અને વ્યાસ 18 મીમી છે જો ગસેટ લાંબા લેગ સાથે જોડાયેલ હોય અને જો ગસેટ ટૂંકા લેગ સાથે જોડાયેલ હોય તો કોણની ડિઝાઇન તાણ શક્તિ શોધો તેથી ગોઠવણ અહીં બતાવવામાં આવી છે હકીકતમાં આ ગોઠવણીનો અર્થ એ છે કે 18 મીમી વ્યાસના બોલ્ટની હાજરીને કારણે આપણે ગણતરીમાંથી ધારનું અંતર અને પીચનું અંતર શોધીશું પરંતુ વાત એ છે કે અહીં જોડાણો આ રીતે કરવામાં આવે છે કે લાંબા લેગ જોડાયેલ છે કે 75 મીમી લેગ સાથે જોડાયેલ છે તેથી જો આપણે ચિત્ર જોઈએ તો આ ગસેટ પ્લેટ છે જે બે કોણ વિભાગ સાથે જોડાયેલ છે જેમાં પ્રથમ કેસ લાંબો લેગ જોડાયેલ છે અને બીજો કેસ જો ટૂંકા લેગ જોડાયેલ હોય તો તો બંને કિસ્સાઓ માટે આપણે જોઈશું અને તે અહીં જોડાયેલ છે તેથી પ્રથમ આપણે કુલ વિભાગની ઉપજને કારણે તાકાતની ગણતરી કરીશું તેથી કુલ વિભાગની ઉપજને કારણે Tdg તાકાત તેથી Tdg આપણે fyAgɣm0 દ્વારા શોધી શકીએ છીએ તેથી fy 250 હશે અને Ag એ ISA 75 ✕ 50 ✕ 8 નું કુલ વિસ્તાર 938 છે અને બે કોણ છે તેથી 2 ભાગ્યા ગામા m0 એટલે કે 1 1 છે તેથી જો આપણે ગણતરી કરીએ તો આપણે 426 36 કિલોન્યુટન શોધી શકીએ ખરું તેથી એકંદર વિભાગોની ઉપજને કારણે તાકાત આપણે આ રીતે Tdg શોધી શકીએ છીએ પછી આપણે જટિલ વિભાગના ભંગાણને લીધે તાકાતની ગણતરી પર જઈશું તેથી વ્યાસ 18 છે તેથી છિદ્રનો વ્યાસ dh હશે છિદ્રનો વ્યાસ 18 વત્તા 2 એટલે કે 20 mm છે અને આપણે પિચ અંતર ધારી શકીએ છીએ જેમ કે 2 5d એટલે કે 50 mm છે અને ધારનું અંતર e એ 1 5d એટલે કે 30 mm છે તેથી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ઠીક છે તો આનો ઉપયોગ કરીને વિગત એવી હશે કે પીચનું અંતર 50 હશે અને ધાર 30 હશે અને આ અંતર 75 છે કારણ કે લાંબો લેગ જોડાયેલ છે હવે આપણે Anc Ago ની કિંમતની ગણતરી કરવી પડશે તેથી Anc જોડાયેલ લેગ નો ચોખ્ખો વિસ્તાર જે 8 હશે આ છિદ્ર વ્યાસ ગુણ્યાં જાડાઈ છે જો આપણે ધ્યાનમાં લઈશું તો તે 408 મિલીમીટર વર્ગ હશે એ જ રીતે બાકી લેગ Ago ના બાકી કુલ વિસ્તાર કે જે 50 હશે તે લેગની લંબાઈ ઓછા t ભાગ્યા 2 ગુણ્યાં t છે તેથી તે 368 મિલીમીટર વર્ગ આવે છે તેથી કોણ વિભાગનો ચોખ્ખો વિસ્તાર Anc પ્લસ Ago બનશે તેથી જો આપણે આ બે ઉમેરીશું તો આપણને 776 મિલીમીટર વર્ગ મળશે હવે મારે બીટા વેલ્યુની ગણતરી કરવી પડશે બીટા વેલ્યુ આપણે જાણીશું કે 𝛽1 4 0 તો જો હું આ વેલ્યુ મૂકીશ તો હું આ મેળવી શકું છું કારણ કે હવે bs જો આ આ રીતે જોડાયેલ હોય છે તેથી bs આ વત્તા આ હશે બરાબર તેથી તે 50 વત્તા આ 40 છે અને ઓછા 8 જાડાઈ છે bs ભાગ્યા L3 L3 જો આપણે જોઈએ કે બોલ્ટ્સ ચાર છે ત્યાં 50 મીમીની પિચ છે તેથી Lc અંતર 50 ગુણ્યાં 3 હશે તેથી આ 50 ગુણ્યાં 3 ગુણ્યાં w w બાકી લંબાઈ હશે કે જે 50 ભાગ્યા જાડાઈ 8 છે ગુણ્યાં fy ભાગ્યા fu છે તેથી ગણતરી કર્યા પછી આપણે બીટા વેલ્યુ 1 242 તરીકે શોધી શકીએ છીએ હવે તેને 0 7 ની વચ્ચે સંતોષવાનું છે અને fy ભાગ્યા fu ગુણ્યાં ગામા m0 ભાગ્યા ગામા m1 એટલે કે fu ભાગ્યા ગામા m0 ભાગ્યા fy ભાગ્યા ગામા m1 ની વચ્ચે આ મૂલ્ય આ 1 443 તરીકે આવી રહ્યું છે તેનો અર્થ એ કે બીટા કરતાં ઓછો હોવો જોઈએ અથવા 1 443 ની બરાબર અને 0 7 થી વધુ અને આપણા ગણતરી કરેલ બીટા 1 242 છે તેથી તેનો અર્થ એ છે કે તે આ સ્થિતિમાં છે તેથી બીટા મૂલ્યને આપણે 1 242 તરીકે ગણી શકીએ તેથી હવે હું Tdn મૂલ્ય શોધી શકું છું Tdn આપણે જાણીએ છીએ 0

તો જો હું આ વેલ્યુ મુકું તો આપણે મેળવી શકીએ 0 9 ગુણ્યાં 410 ગુણ્યાં Anc 408 હતું ભાગ્યા 1 25 વત્તા બીટા વેલ્યુ આપણે 1 242 ગણી છે ગુણ્યાં fy ગુણ્યાં Ago 368 છે ભાગ્યા 1 1 છે તેથી આ મૂલ્ય આ 224 31 કિલોન્યુટન તરીકે આવે છે બરાબર તો આ એક કોણ ફાટવાને કારણે તાકાત છે તેથી બંને કોણ માટે ભંગાણને કારણે બંને કોણની મજબૂતાઈ માટે તે 2 ગુણ્યાં 224 31 હશે તેથી 448 62 કિલોન્યુટન તેથી ભંગાણના કારણે તાકાત Tdn આ છે અને વૈકલ્પિક રીતે આપણે Tdn પણ શોધી શકીએ છીએ કારણ કે અગાઉની ગણતરીમાંથી કેટલું વિચલન આવી રહ્યું છે તે ચકાસવા માટે કે આલ્ફા Anfu ભાગ્યા ગામા m1 ગુણ્યાં 2 છે તેથી જો હું આલ્ફાને ગણું કારણ કે આ ચાર બોલ્ટ છે તો આ 0 8 થશે અને An આપણે 776 ગણતરી કરી છે fu એ 410 ભાગ્યા 1 25 ગુણ્યાં 2 ગણતરી કરી છે તો આ 407 કિલોન્યુટન આવે છે તેથી અંદાજે પણ આપણે Tdn ની ગણતરી 407 કિલોન્યુટન તરીકે કરી શકીએ છીએ હવે આપણે બ્લોક શીયરને કારણે Tdb ની બ્લોક શીયર તાકાતની ગણતરી કરવી પડશે તો તેના માટે આપણે પ્રથમ Avg ની ગણતરી કરવી પડશે Avg એ જાડાઈ 3 ગુણ્યાં 50 વત્તા 30 હશે અને જાડાઈ 8 હશે તેની ગણતરી કરવી પડશે કારણ કે જો આપણે સરેરાશ મૂલ્ય જોઈએ તો આ 30 છે તો 50 50 અને 50 ચાર નંબરના બોલ્ટ છે તો આ 30 50 50 50 છે તેથી હું શોધી શકું છું કે વિસ્તાર 8 ગુણ્યાં 3 ગુણ્યાં 50 વત્તા 30 થશે તેથી આ 1440 મિલીમીટર વર્ગ બનશે એ જ રીતે Avn ચોખ્ખો વિસ્તાર આપણે શોધી શકીએ છીએ આ કુલ વિસ્તાર છે ચોખ્ખો વિસ્તાર 8 ગુણ્યાં 3 ગુણ્યાં 50 વત્તા 30 ઓછા 3 5 ગુણ્યાં 20 હશે કારણ કે અહીં આપણે અહીંથી આ સુધી શોધીશું તેથી ત્રણ છિદ્ર નિર્દેશિત કરવામાં આવશે અને આ છિદ્રનો અડધો ભાગ નિર્દેશિત કરવામાં આવશે તેથી તે 4 નહીં 3 5 હશે તેથી જો આપણે આની ગણતરી કરીએ તો આપણે Avn મૂલ્ય 880 મિલીમીટર વર્ગ તરીકે શોધી શકીએ બરાબર તેથી શીયર વિસ્તારને કારણે કુલ વિસ્તાર અને ચોખ્ખો વિસ્તાર આપણે શોધી શક્યા પછી તણાવ નિષ્ફળતાને કારણે Atg ની ગણતરી કરી શકીએ છીએ Atg 8 ગુણ્યાં 35 હશે કારણ કે જો આપણે કોણ જોઈએ તો આ જોડાયેલ છે અને આ લાંબી લંબાઈ જોડાયેલ છે જેની લંબાઈ 75 mm છે તેથી ગેજ અંતર આ છે આ 40 છે તેથી આ 35 થશે તેથી સરેરાશ મૂલ્ય 35 ગુણ્યાં 8 હશે તેથી હું તે 280 શોધી શકું છું અને Atn 8 ગુણ્યાં 35 ઓછા 0 5 ગુણ્યાં 20 હશે કારણ કે આ દિશામાં આ ચોખ્ખો વિસ્તાર હશે તેથી છિદ્ર વિસ્તારના 50 ટકા આમાં આવશે તેથી હું ચોખ્ખા વિસ્તારને 200 મિલીમીટર વર્ગ ગણી શકું છું બરાબર હવે હું Tdb1 મૂલ્ય શોધી શકું છું જે આ સૂત્રમાંથી ગણવામાં આવે છે જે 0 9Avnfu3 ɣm1fyAtgɣm0છે તેથી જો હું પેરામીટર્સની કિંમત મૂકું તો હું Tdb1 મૂલ્ય શોધી શકું છું અહીં Atg મૂલ્ય 280 છે અને ગામા m0 1 1 છે તેથી આ મૂલ્ય 213 62 કિલોન્યુટન આવે છે હવે તેથી Tdb1 બે સભ્યો માટે બનશે કારણ કે બે સભ્યો જોડાયેલા છે તેથી Tdb1 2 ગુણ્યાં 213 62 હશે તેથી 427 24 કિલોન્યુટન બરાબર ફરીથી હું Tdb2 શોધી શકું છું Tdb2 એ Avgfy3 ɣm00 9 fuAtnɣm1 હશે તેથી જો હું Avg ની કિંમત 1440 ગુણ્યાં 250 ભાગ્યા વર્ગમૂળ 3 ગામા m0 1 1 વત્તા 0 9 ગુણ્યાં 410 ગુણ્યાં Atn 200 છે ભાગ્યા 1 25 તેથી આ 248 કિલોન્યુટન આવે છે તેનો અર્થ એ કે બે ખૂણા માટે બ્લોક શીયર Tdb2 તે 248 ગુણ્યાં 2 હશે 496 કિલોન્યુટનમાં તેથી બ્લોક શીયર નિષ્ફળતાને કારણે Tdb ની મજબૂતાઈ લઘુત્તમ Tdb1 અને Tdb2 હશે એટલે કે 427 24 કિલોન્યુટન Tdb1 અને Tdb2 નું ન્યૂનતમ Tdb મૂલ્ય હશે હવે Td મેમ્બરની ડિઝાઇન શક્તિ TdgTdn અને Tdb ની ન્યૂનતમ હશે તેથી જો આપણે જોઈએ કે તે મૂલ્યો ન્યૂનતમ 426 36 448 6 અને 427 24 છે તો તેનો અર્થ એ કે 426 36 મેમ્બરની ડિઝાઇન શક્તિ હશે ખરું તો આ રીતે આપણે મેમ્બરની ડિઝાઇન શક્તિની ગણતરી કરી શકીએ છીએ જ્યારે મેમ્બર ગસેટ પ્લેટ એટલે કે કોણ મેમ્બર સાથે જોડાયેલ હોય હવે આપણે બીજુ જોશું જો નાનો લેગ ગસેટ પ્લેટ સાથે જોડાયેલ હોય તો અહીં આપણે જ્યાં લાંબો લેગ જોડાયેલ છે તે જોડાણની મજબૂતાઈની ગણતરી કરી છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ટૂંકી લંબાઈના કિસ્સામાં શું થાય છે આ એક બાબત છે બીજી બાબત એ છે કે કયું કાર્યક્ષમ છે એટલે કે કયું મજબૂત છે ટૂંકી લંબાઈ જો આપણે ધ્યાનમાં લઈએ કે જો આપણે કનેક્ટ કરીએ કે લાંબી લંબાઈ આપણે કનેક્ટ કરી શકીએ તે પણ આપણે જોઈશું તો આ કિસ્સામાં જોડાણો આના જેવા હશે કે આ 75 છે અને આ 50 છે બરાબર અને આ બોલ્ટ સાથે જોડાયેલ છે હવે આ કિસ્સામાં મતલબ કે અહીં ગસેટ પ્લેટ ટૂંકા લેગ સાથે જોડાયેલ છે તેથી અહીં Tdg સમાન હશે કારણ કે Ag કોઈપણ કિસ્સામાં તે સમાન છે તેથી આ 426 36 કિલોન્યુટન હશે Tdg સમાન હશે પરંતુ જ્યારે આપણે Tdn મૂલ્યની ગણતરી કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભંગાણને કારણે ડિઝાઇનની મજબૂતાઈમાં તફાવત આવશે કારણ કે ત્યાં Anc અલગ હશે અહીં Anc 50 ઓછા 20 ઓછા 8 ભાગ્યા 2 ગુણ્યાં 8 હશે અગાઉના કેસથી વિપરીત Anc ની કિંમત બદલાઈ જશે Ago પણ 75 ઓછા 8 ભાગ્યા 2 હશે તેથી આ 208 આવે છે આ 568 મિલીમીટર વર્ગ આવે છે એ જ રીતે હું ચોખ્ખા વિસ્તાર An નું મૂલ્ય શોધી શકું છું જે પહેલા કરતા અલગ બની રહ્યું છે અહીં તે 776 મિલીમીટર વર્ગ આવે છે બરાબર તેથી આપણે An મૂલ્યની ગણતરી કરી છે Anc મૂલ્ય જે આપણે જાણીએ છીએ Ago મૂલ્ય આપણે જાણીએ છીએ હવે જો બીટા જાણીતું હોય તો આપણે Tdn મૂલ્ય શોધી શકીએ છીએ તો આ કિસ્સામાં બીટા આપણે 1 5 ઓછા 0 076 ગુણ્યાં bs ભાગ્યા Lc દ્વારા ગણતરી કરી શકીએ છીએ bs નો અર્થ છે કે અહીં 75 આ બાકી લંબાઈ વત્તા 25 ઓછા 8 હશે અને Lc 3 ગુણ્યાં 50 અને w ભાગ્યા t બાકી લંબાઈ t ગુણ્યાં fy ભાગ્યા fu તેથી આની ગણતરી કરવાથી આપણે 1 11 1 133 મેળવી શકીએ છીએ અને આ મૂલ્ય 0 7 કરતા વધારે અને 1 443 કરતા ઓછું છે જેની ગણતરી અગાઉ કરવામાં આવી હતી તો બીટા આપણે 0 133 ગણી શકીએ ખરું હવે આપણે Tdn મૂલ્ય શોધી શકીએ છીએ આ કિસ્સામાં 0

બીટા 1 133 છે fy 250 છે Ago 568 છે આ કિસ્સામાં ગામા m0 1 1 છે તેથી આ મૂલ્ય 2 માં આવે છે જો હું બનાવું તો બે ખૂણાઓની કુલ તાકાત 415 32 કિલોન્યુટન હશે બરાબર તેથી Tdn મૂલ્યની આપણે ગણતરી કરી શકીએ છીએ હવે વૈકલ્પિક રીતે આપણે તે સૂત્ર 2✕ɑ✕An✕fuɣm1 દ્વારા પણ Tdn મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ તેથી જો હું આ મૂલ્યને ચાર નંબરના બોલ્ટ માટે મૂકું તો તે આલ્ફા 0 An 776 હશે fu 410 ભાગ્યા ગામા m1 દ્વારા હશે તેથી આ મૂલ્ય 407 કિલોન્યુટન હશે બરાબર હવે આપણે Tdn મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ હવે બ્લોક શીયર Tdb ની આપણે ગણતરી કરીશું Tdb ની ગણતરી માટે આપણે સરેરાશ વિસ્તારની ગણતરી કરવી પડશે માફ કરશો Avg વિસ્તાર Avn એટલે શીયર અને ચોખ્ખા વિસ્તારને લીધે એકંદર વિસ્તાર તેવી જ રીતે ટેન્સાઈલ Atg અને Atn ગ્રોસ અને નેટને કારણે તેથી આ ચાર વિસ્તાર આપણી પાસે ગણતરી માટે છે તેથી જો આપણેAvgની ગણતરી કરીએ તો તે 3 ગુણ્યાં 50 વત્તા 30 ગુણ્યાં 8 હશે કારણ કે આ મેં અગાઉ બતાવ્યું છે કે ચાર બોલ્ટ છે જે બતાવ્યા છે તેથી આ હશે 3 ગુણ્યાં 50 વત્તા 30 એ ધારનું અંતર છે તેથી જો આપણે તે કરીએ તો આપણે Avg મૂલ્ય 1440 તરીકે શોધી શકીએ છીએ એ જ રીતે Avn 3 ગુણ્યાં 50 વત્તા 30 ઓછા 3 5 ગુણ્યાં 20 ગુણ્યાં 8 હશે આ 880 હશે મેં કહ્યું તેમ જ્યારે આપણે Avn Avn એટલે આમાંથી આપણે લંબાઈને ધ્યાનમાં લઈશું તેથી ત્રણ છિદ્રો કાપવામાં આવશે અને એક છિદ્ર તેમાંથી 50 ટકા બાદ કરવામાં આવશે તેથી આપણે Avn ની ગણતરી કરી શકીએ છીએ એ જ રીતે આપણે Atg ની ગણતરી કરી શકીએ કે આ 8 ગુણ્યાં 25 હશે કારણ કે જો આપણે કનેક્શન્સ જોઈએ છીએ તો આ 25 છે અને આ 8 ગુણ્યાં 25 છે આ પણ 25 છે માફ કરશો કારણ કે આ કુલ 50 છે જો આપણે આને ધ્યાનમાં લઈએ તો આ 200 હશે એ જ રીતે Atn 25 ઓછા 0 5 ગુણ્યાં 20 ગુણ્યાં 8 હશે આ 120 મિલીમીટર વર્ગ હશે તેથી Avg Avn Atg Atn આપણે શોધી શકીએ છીએ હવે આપણે Tdb1 અને Tdb2 શોધી શકીએ છીએ તેથી Tdb1 એ 0 9Avnfu3 ɣm1fyAtgɣm0 હશે તેથી જો હું Avn ની કિંમત 880 ભાગ્યા વર્ગમૂળ 3 ગુણ્યાં 1 25 મૂકીશ Atg મૂલ્ય 200 છે તેથી ગણતરી કર્યા પછી આપણે 195 43 કિલોન્યુટન મેળવી શકીએ છીએ એટલે કે 2 કોણ વિભાગનો Tdb1 તે 2 ગુણ્યાં 195 43 હશે જે 390 86 કિલોન્યૂટન થશે એ જ રીતે હું Tdb2 મૂલ્ય શોધી શકું છું Tdb2 મૂલ્ય હશે આ અગાઉનું સૂત્ર Avgfy3 ɣm00 9 fuAtnɣm1 તેથી જો હું Avg ને 1440 અને Atn 120 તરીકે મૂકું તો હું 224 37 કિલોન્યુટનની કિંમત શોધી શકું છું તેથી Tdb2 મૂલ્ય 2 ગુણ્યાં 224 37 બનશે કારણ કે ત્યાં 2 સંખ્યાના કોણ છે તેથી આપણે 448 74 તરીકે મૂલ્ય શોધી શકીએ છીએ તેથી Tdb મૂલ્ય Tdb1 અને Tdb2 માંથી ન્યૂનતમ મૂલ્ય હશે જે 390 86 કિલોન્યુટન છે બરાબર તેથી Td મૂલ્ય ડિઝાઇનની મજબૂતાઈ આ ત્રણમાંથી સૌથી ઓછી હશે જે 426 36 415 32 અને 390 86 છે બરાબર એટલે કે તે 390 86 કિલોન્યુટન હશે તેથી જ્યારે ટૂંકા લેગને ગસેટ પ્લેટ સાથે જોડવામાં આવે ત્યારે મેમ્બરની ડિઝાઇન મજબૂતાઈ 390 86 થઈ જશે હવે જો આપણે સરખામણી કરીએ કે પ્રથમના કિસ્સામાં વેલ્યુ 426 36 કિલોન્યુટન આવે છે અને બીજાના કિસ્સામાં 390 86 કિલોન્યુટન આવે છે બરાબર અહીં લાંબી લંબાઈ જોડાયેલ છે અને અહીં નાની લંબાઈ જોડાયેલ છે અને આપણે અહીં શું જોઈએ છીએ કે જો લાંબી લંબાઈ જોડાયેલ હોય તો સાંધાની મજબૂતાઈ વધુ હોય અથવા વિભાગ વધુ હોય બરાબર તેથી જ્યારે પણ આપણે અસમાન વિભાગનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આપણે સમાન સામગ્રી સાથે વધુ મજબૂતાઈ મેળવવા માટે ગસેટ પ્લેટ સાથે લાંબી લંબાઈને જોડવાનો પ્રયત્ન કરીશું તો આ રીતે આપણે અક્ષીય તણાવને આધિન મેમ્બરની ડિઝાઇન તાકાતની ગણતરી કરી શકીએ છીએ અને આપણે જે ત્રણ માપદંડોને અનુસરીશું અને આ ત્રણમાંથી સૌથી ઓછું તે સભ્યની ડિઝાઇન તાકાત હશે આભાર